અત્યારે આપણે જેને Debye મોડલ કહીએ છીએ તેની સાથે ડીલ કરીશું તેથી આ Debye મોડેલ એક એપ્રોકસીમેશન છે પરંતુ તે કંઈક છે જે રીઝનેબલ છે કારણ કે તેથી મારો મતલબ છે કે તેના વિવિધ ફીચર્સ જુઓ અહીં ડીનોમીનેટર માં કઈ ફ્રિકવન્સી ની ટર્મ દેખાય છે તો ઝીરો ફ્રિકવન્સી પર આ એક્સ્પ્રેશનમાં સર્વાઈવ થયેલ ટર્મ શું છે વિદ્યાર્થી એપ્સીલોન s એપ્સીલોન s એ બરાબર છે તેથી તમે આને સ્ટેટિક વેલ્યુ કહી શકો છો તો પછી અત્યંત મોટી ફ્રીક્વન્સીઝ પર શું થાય છે તમે માત્ર એક એપ્સીલોન ઇન્ફીનીટી મેળવો છો તેથી તે હાય ફ્રિકવન્સીનો કેસ છે અને અહીં આ tau ને રીલેક્શેશન નો સમય કહેવામાં આવે છે તેથી પરમીટીવીટી ની ફ્રિકવન્સી ડીપેન્ડંસ માટે આ કદાચ સૌથી સિમ્પલ મોડેલોમાંનું એક છે તેથી અહીં આપણા અગાઉનીના એક્સપ્રેશનમાં આપણે નું ફોર્મ શું છે તે વિશે કશું કહ્યું નથી તેથી આપણે આને એક ફોર્મ તરીકે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને જોઈએ છીએ કે શું મારે હજી પણ પાસ્ટની તમામ હિસ્ટ્રી સ્ટોર કરવાની છે અથવા હું કરી શકું તેવી કોઈ ક્લેવર વસ્તુ છે તેથી આપણે ખરેખર શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેનો હેતુ તે પ્રકારનો છે તેથી અહીં આ સંપૂર્ણ ટર્મ ઘણી વખત દેખાશે તેથી હું તેને ટૂંકમાં લખી રહ્યો છું કારણ કે તે ફ્રીક્વન્સી ડોમેનમાં છે હું તેના પર tilde મૂકી રહ્યો છું તો આ બરાબર છે ફરીથી ટાઈમ ડોમેન તરફ જોવું જો હું તે મોડેલને ઈમ્પ્લીમેંટ કરવા માંગતો હોય તો મારે શું જોઈએ છે તેથી આ વ્યક્તિના ઇલેક્ટ્રિક ફિલ્ડ Yee સેલમાંથી ગણતરીમાંથી આવે છે તેથી તેઓ ફંક્શન નથી તેઓ માત્ર નંબર છે બાકી શું છે આ વ્યક્તિ તો આ કયા ડોમેનમાં છે ફ્રિકવન્સી અથવા ટાઈમ તે ટાઈમ ડોમેન છે તેથી મેં પરમીટીવીટીની કેટલીક ફ્રીક્વન્સી ડોમેન વર્ઝન સાથે શરૂઆત કરી છે જે ડીસ્પર્ઝીવ નેચર છે હવે આ ને ઈમ્પ્લીમેંટમાં મૂકવા માટે કારણ કે મને તેને અપડેટ સમીકરણોમાં મૂકવા માટે આની જરૂર પડશે અપડેટ સમીકરણો શું છે તેથી ધારો કે હું આ જોઉં છું તેથી મારે સમયના ડોમેન ની જરૂર છે પછી ડેરિવેટિવ માં જરૂર છે તેથી ટાઇમ ડોમેનમાં મેળવવા માટે મારે ટાઇમ ડોમેનમાં આ ની જરૂર છે પરંતુ મેં જે શરૂઆત કરી છે તે ફ્રીક્વન્સી ડોમેન છે જે સ્ટાર્ટ કરવા માટેનું સૌથી સિમ્પલ પ્લેસ છે તેથી ટાઈમના ફંક્શન તરીકે મેળવવા માટે મારે હવે આ એક્સપ્રેશનનું ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ લેવાની જરૂર છે જેથી કરીને હું તેને ફરીથી પ્લગ ઇન કરી શકું શરુ કરવા માટે ફક્ત મૂકવામાં આવ્યું છે માં શું થશે તમે es મેળવશો ઓહ માફ કરશો તે તેને ઝીરો ફ્રિકવન્સીને કારણે સ્ટેટિક કહેવાય છે તેથી જો મારે આનું ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ લેવું હોય તો ઉદાહરણ તરીકે શું છે ચાલો આપણે પાર્ટ તરીકે જોઈએ આ નું ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ શું છે તે શુ છે શું તે ફેમીલીયર લાગે છે તે એક્સ્પોનેન્શીયલ છે જે ડીકેયિંગ થઈ રહ્યું છે વિદ્યાર્થી ડીકેયિંગ હા તેથી ત્યાં કેટલાક હશે જે આ કોન્સ્ટંટ એપ્સીલોન ઇન્ફીનિટીને આગળ લઇ જશે મારી પાસે એક વધુ વસ્તુ છે જે થી ડીવાઈડ થશે કારણ કે આ ડીનોમીનેટર માં છે તેથી આ એક છે અને વધુ ક્રીટીકલ બાબત બની રહી છે મારાથી મીસ થઇ ગયું મારી પાસે એક વધારાની ટર્મ અહી છે વિદ્યાર્થી યુનિટ હા યુનિટ સ્ટેપ વિદ્યાર્થી યુનિટ સ્ટેપ દરેક વ્યક્તિ જાણે છે કે યુનિટ સ્ટેપ્સ શું છે તેથી જો હું આ ફંક્શનના ફ્યુરિયર ટ્રાન્સફોર્મને માઈનસ ટાઈમ સ્કેલ પર અનબાઉન્ડેડ લેવાનો પ્રયત્ન કરું તો આ તમારું યુનિટ સ્ટેપ્સ ખૂબ જ સરળ છે તેથી મને આ યુનિટ t ની જરૂર છે તો આ મારું નું ઇન્વર્સ ફોરિયર ટ્રાન્સફોર્મ છે હવે હું નું ફોરિયર ટ્રાન્સફોર્મ મેળવી શકું છું પ્રથમ ટર્મનું શું થાય છે તે ફક્ત ન હોવું જોઈએ બીજું પણ કંઇક હોવું જોઈએ Student Put it વિદ્યાર્થી ડેલ્ટા t તેથી મને મારું મળી ગયું હવે મારું બીજું નાનું ઓબ્જેક્ટીવ શું હોઈ શકે છે તેને સમીકરણ માં મુકો તેથી આપણું સમીકરણ બનશે હવે મારે શું કરવું છે મારે તેને આ સમીકરણમાં બદલવાનું છે તેથી આપણે આ કરીએ તે પહેલાં ચાલો તેનો પ્લાન બનાવીએ તેથી યાદ રાખો કે આ સમગ્ર ટર્મ કહેવાય છે તેથી આ સંપૂર્ણ ટર્મ યાદ રાખવાની છે કે આપણે ખરેખર આ ઇન્ટિગ્રલ નું કોઈ એનાલીટીક ઇવેલ્યુએશન કરી શકતા નથી તેથી FDTD માં આપણે સ્પેસ અને ટાઈમ ને અલગ પાડીએ છીએ તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ નું શું થાય છે તે આગળ સુધી અપડેટ થાય ત્યાં સુધી તેઓ આપેલ ટાઈમ ઈન્ટરવલ માટે કોન્સ્ટંટ રહે છે અને પછી તેઓ અપડેટ થાય છે આ રીતે FDTD વર્ક કરે છે ત્યાં કોઈ એનાલીટીકલ ઈવોલ્યુશન નથી તો હવે આ વખતે ઇન્ટિગ્રલ કે હું આ ઇન્ટિગ્રલ ટાઈમ માં મારે શું કરવું જોઈએ આ ડીસ્ક્રિટાઈઝેશન કેવી રીતે કરવું જોઈએ વિદ્યાર્થી ડેલ્ટા t બરાબર તેથી મારી પાસે છે તેથી હું આ 0 ને t માં સ્પ્લીટ કરીશ વિદ્યાર્થી 0 થી t તે દરેક વખતે ઇન્સ્ટન્ટનો સરવાળો બની જશે તેથી મારી પાસે આ મારો ટાઈમ ઇન્સ્ટન્ટ છે કહો કે આ મારો સમય 0 થી t છે હું તેને ના ઈન્ટરવલમાં કાપીશ અને પછી એક સરવાળો કરીશ જે જોઈએ તે થશે તેથી મારા માટે મારા નોટેશન છે તેથી આ બધું સ્પેસના ચોક્કસ પોઈન્ટ પર થઈ રહ્યું છે વિદ્યાર્થી ટીપીકલ ફોર્મના કારણે તમે આ Debye મોડેલ વિષે વાત કરી રહ્યા છો વિદ્યાર્થી હા શું તે એનાલીટીકલી ડીરાઈવડ થાય છે વિદ્યાર્થી હા 0 થી t ઇન્ટિગ્રલ એ 0 થી t છે વિદ્યાર્થી હા જે હું પૂછી રહ્યો છું એ શું ત્યાં એનાલીટીક સોલ્યુશન છે આ સમીકરણ વિદ્યાર્થી E ના કારણ કે મને વિષે ખબર નથી જો આ ઇન્ટિગ્રલમાં મારી પાસે ન હોત તો જો મારી પાસે ફક્ત તે જ હોય જે ટાઈમના ફંક્શન તરીકે ઓળખાય છે તો હું કદાચ તેને ઇવેલ્યુએટ કરી શકું પરંતુ મને ખબર નથી કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં છે કે જે પોતે કોમ્પ્યુટેશન નો એક ભાગ છે હું ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણતો નથી હકીકતમાં હું અને છું તેથી આ વ્યક્તિ ત્યાં બેઠેલા ઇનકન્વીનિયંટ ફેલો છે કારણ કે તે મેક્સવેલ ના સમીકરણો છે આ નહિ તેથી મારે અને પર જવું જોઈએ અને ત્યાંથી આવવું પર આવવું પડશે તેથી જો કે મારે તેને આ સમીકરણમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવો પડશે તેથી ઇન્સ્ટન્ટ n સમયે ડિસ્પ્લેસમેન્ટ ફીલ્ડની વેલ્યુ છે તો પ્રથમ શું હશે તેથી હવે ઇન્ટિગ્રલમાં આ પ્રથમ વ્યક્તિ પોપ આઉટ થવા જઈ રહ્યો છે તેથી આ સંપૂર્ણ એક્સ્પ્રેશન અહીં આ સંપૂર્ણ એક્સ્પ્રેશન અહીં સબ્સ્ટીટ્યુટ થઇ જશે તો પ્રથમ ટર્મ મને શું આપશે વિદ્યાર્થી એપ્સીલોન ઇલેક્ટ્રિક ફિલ્ડ થી મલ્ટિપ્લાય કારણકે ઇલેક્ટ્રિક ફિલ્ડ અહી છે કયા ટાઈમ ઇન્સ્ટંટ પર તેથી આ જેવું જ છે ટોપ પર મારી પાસે કન્ટીન્યુઅસ ટાઈમ વર્ઝન છે નીચે ડીસ્ક્રિએટ વર્ઝન છે તેથી આ અલગ છે અને આ બધું કન્ટીન્યુઅસ છે આગલી ટર્મ અહીંથી ફન શરૂ થાય છે તેથી હું ધારીશ કે દરેક ટાઈમના ઈન્ટરવલમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાતું નથી તેથી હું એક સરવાળો કરવા જઈ રહ્યો છું તેથી ઉદાહરણ તરીકે આ n તેથી મારી પાસે આ ઉપર આ ઉપર આ ઉપર આ ઉપર અને છેલ્લે આ ઉપર છે તેથી આ પોઈન્ટ સુધી 0 1 2 3 છે જે ટાઈમના ઈન્ટરવલનો n માઈનસ 1 પ્રારંભિક પોઈન્ટ છે તેથી હું ના શરૂઆતમાં ઇલેક્ટ્રિક ફિલ્ડને એઝયુમ કરવા જઈ રહ્યો છું જે અહી પણ જ સમાન છે તો અહીં મારી પાસે અહી શું હશે મારી પાસે હશે અને આનો સરવાળો શું હશે ઈન્ટીગ્રેશન ની લીમીટ શું હશે મેં એક વેરીએબલ રજૂ કર્યું છે તો પ્રારંભિક પોઈન્ટ શું છે વિદ્યાર્થી M ડેલ્ટા t થી અને ઇન્ટીગ્રલની અંદર શું હશે વિદ્યાર્થી એપ્સીલોન r વિદ્યાર્થી એપ્સીલોન તે શરૂઆતથી જ તમારી પાસે છે વિદ્યાર્થી એપ્સીલોન s દ્વારા હા પણ ત્યાં શોર્ટ હેન્ડ નોટેશન છે જે હું જાણું છું તેથી ઉદાહરણ તરીકે લીમીટ ને ચેક કરીએ ને સબ્સ્ટીટ્યુટ કરો મને મળે છે જયારે 0 થી ને ફર્સ્ટ સેગ્મેન્ટ માટે ઇન્ટિગ્રલ દ્વારા મલ્ટીપ્લાય કરવામાં આવે છે તે કોન્વોલ્યુશન છે તેથી ધારો કે હું આ લઉં છું અને તેના અને નોન ઝીરો ટાઈમ ઇન્સ્ટંટ માટે તેથી તે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફ્યુચર પ્રેઝેન્ટમાં છે અને એ 0 પર છે મારો મતલબ છે કે આ તમે કેવી રીતે કન્વોલ્યુશન કરો છો તેની ગણતરી કેવી રીતે કરો છો તેનું રીવીઝન છે તેથી એ 0 થી તરફ આગળ વધી રહ્યું છે તેથી અહીંનો આ બીજો ભાગ 0 થી તરફ આગળ વધી રહ્યો છે તેમ આગળ વધી રહ્યો છે અને બીજી બાજુ માં જેમ જેમ પ્રોગ્રેસ થઈ રહ્યો છે તેમ આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય વધતું જ રહે છે તેથી ઘટતું રહે છે તેથી આખરે જ્યારે મને મળે છે તેથી જો હું ને સબ્સ્ટીટ્યુટ કરું તો મને શું મળશે વિદ્યાર્થી E 1 એકદમ શરૂઆતમાં તેથી તમે પસંદ કરી શકો છો કે તમારે કોન્સ્ટંટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યારે જોઈએ છે શરૂઆત માં કે છેલ્લે તે કોઈ મેટર નથી કરતુ તે પીસવાઈઝ કોન્સ્ટંટ છે તેથી તે ટૂલ્સ છે તો શું આ ક્લીયર છે તેથી જો મારો મતલબ છે કે આ ખરેખર ક્લીયર કરવું જોઈએ કારણ કે તે બાકીનું તો પછી આ ભાગ ખૂબ જ ક્લીયર રીતે કરે છે તેના પર ડીપેંડ કરે છે કે આપણે શું કર્યું તેથી આપણે Debye મોડલ લીધું ટાઈમ ડોમેનમાં તે કેવું દેખાય છે તે શોધવા માટે આપણે તેનું ઇન્વર્સ ફોરીયર ટ્રાન્સફોર્મ લીધું ટાઈમ ડોમેનને D અને E વચ્ચેના કન્સ્ટીટ્યુટીવ રીલેશનમાં બદલ્યું આટલું જ આપણે અત્યાર સુધી કર્યું છે તેથી એપ્રોક્સીમેશન શું છે મૂળભૂત રીતે Debye મોડલ અને બીજું એપ્રોક્સીમેશન આ પીસવાઈઝ કોન્સ્ટન્ટ છે પરંતુ તે એ છે કે આપણે તેના કરતાં વધુ સારું કંઈ કરી શકીએ નહીં એવો કોઈ વિકલ્પ નથી કારણ કે હું ફક્ત અલગ સમયે જ ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણું છું હું તેને દરેક જગ્યાએ જાણતો નથી વિદ્યાર્થી ધારો કે 0 થી E એ કોન્સ્ટન્ટ છે શા માટેએ થી સુધી કોન્સ્ટન્ટ હોવું જોઈએ હું Yee સેલની દરેક ઇન્સ્ટંટ એ ની ગણતરી કરી રહ્યો છું તેથી મારી પાસે એક નો રેકોર્ડ છે અને આ ઇન્ટિગ્રલની મને જરૂર છે મારો મતલબ છે કે કોન્સ્ટન્ટ કેસ ઇલેક્ટ્રિક ફિલ્ડ કન્ટિન્યુટી કેસ કન્વોલ્યુશન ઇન્ટિગ્રલ જોઈએ છે અને તે 0 થી સુધી બદલાય છે તેથી તે થી સુધી જરૂરી છે તેથી તેનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ નથી હા ઠીક છે તેથી ચાલો ફક્ત આ ને કૉલ કરીએ હા સારો મુદ્દો એ રીલેક્સેસનનો ટાઈમ છે જેને અહીં ઈન્ટીગ્રેશનના આ વેરીએબલ સાથે કોઈ લેવાદેવા નથી હા સારી વાત છે તો શું આપણે આગળ વધવું જોઈએ તેથી આપણું આગલું સ્ટેપ એ છે કે આપણને મળ્યું છે તો આગલું સ્ટેપ તેને અપડેટ સમીકરણમાં મૂકવાનું છે જે એક લોજિકલ સ્ટેપ છે તેથી મેકસવેલનું ઇક્વેશન આપણને શું કહે છે તો હું ધારું છું કે ત્યાં કોઈ કરંટ નથી અન્યથા અહીં એક વધુ કરંટ ટર્મ હશે તેથી હવે આ બનશે તેનો અર્થ એ છે કે આ એક્સ્પ્રેશન કે જે મેં અગાઉ મેળવેલ છે એટલું જ નહીં મારે જે લખવું છે તે લેવાની જરૂર નથી હવે લખો અને પછી તે બંન્ને સબટ્રેકટ કરો તેથી ચાલો નીચે લખીએ કે મારી પાસે જે ટર્મ હતી તેને એક્સ્પાંડ કરીએ તો ની સમાન શું છે તેથી નોંધ લો કે આ ઇન્ટિગ્રલ દરેક જગ્યાએ દેખાય છે તેથી આપણી પાસે તેના માટે પણ ટૂંકું લખાણ હશે તેથી હું આને માત્ર આ ઇન્ટિગ્રલ કહીશ તો ચાલો આપણે એક અલગ રંગનો ઉપયોગ કરીએ આ વ્યક્તિ અહીં છે જેને હું કહીશ નહીં તો મારે દરેક જગ્યાએ ઇન્ટિગ્રલ રીતે લખવાનું ચાલુ રાખવું પડશે તેથી પ્રથમ ટર્મ શું છે તેનો અર્થ એ છે કે મારી પાસે દરેક જગ્યાએ છે પછી મારી પાસે છે હવે મને યાદ છે કે હું ને અહીંથી સબટ્રેકટ કરવા માંગુ છું તો અને વચ્ચે ઘણી બધી ટર્મ્સ કોમન હોઈ શકે છે તેથી હું માત્ર સરવાળો લખીશ અને પછી આપણે સબટ્રેકટ કરીશું તેથી અહીં પ્રથમ ટર્મ તેથી આપણે સાથે શરૂ કરીશું તેથી તે હશે વિદ્યાર્થી E n અને પછી પછી હું થી શરૂઆત કરું છું તેથી આ થવાનું છે તેથી જો તમે માત્ર ઈંડાઈસીસ નો ટ્રૅક રાખો તો તે ખૂબ જ સિમ્પલ છે નેક્સ્ટ હશે વિદ્યાર્થી 1 અને તે જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી કન્ટીન્યુ રહે છે વિદ્યાર્થી વિદ્યાર્થી N ટર્મ N ટર્મ્સ હવે ચાલો લખીએ કે આ સિમ્પલ છે તેથી પ્રથમ ટર્મ પછી હું અહીંથી શરૂ કરીશ શું મારી પાસે આ વ્યક્તિ હશે મારી પાસે હશે તેથી આ ટર્મ ત્યાં નથી મારી પાસે નેક્સ્ટ શું હશે સમ્મેશનની પ્રથમ ટર્મ શું હશે જુઓ કે શું અહીં છે અહીં છે અને અહીં છે તેથી હવે જો હું આ ને આનાથી બદલુ તો આ બની જશે તો અહીં જે ટર્મ દેખાય છે તે શું હશે આ સમ્મેશનનો પ્રથમ ટર્મ છે તેથી તે છે વિદ્યાર્થી 0 સમ્મેશન આખરે આગળ વધે છે આ સમ્મેશનની છેલ્લી ટર્મ શું છે તે હજુ પણ છે કેટલી ટર્મ છે તો હવે આપણે શું કરવાનું છે આપણે આ બે કેરેક્ટરને બાદ કરીને થી ડીવાઈડ કરવાના છે તો ચાલો આપણે લખીએ કે અહીં અને બરાબર છે તેથી આપણે આ બાદબાકી થોડી સમજદારીથી કરવી જોઈએ તેથી તેમને રાખવાનો અર્થ શું છે તેથી ચાલો પહેલા આ એપ્સીલોન ઇન્ફીનિટી ટર્મ્સ સાથે ડીલ કરીએ અને પછી સમ્મેશન પર જઈએ તેથી તેના વિશે કોઈ કોન્ટેસ્ટ નથી પછી એક ટર્મ છે જેની સાથે કોઈ નથી તેથી અમે ફક્ત તેમને લખીશું કારણ કે પછી મારી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોમન હશે અને બીટા બાર મારી પાસે અલગ છે અને પછી હવે હું ફક્ત આ બધા ટર્મ્સને એકબીજામાંથી બાદ કરવા જઈ રહ્યો છું તેથી જ મેં તેમને એક બીજાની ઉપર લખ્યા છે તેથી આ ટર્મ્સ હું બાદ કરવા જઈ રહ્યો છું તેથી નોટીસ કરો કે શું સરસ છે તે આ બંને ટર્મ્સમાં E સમાન છે તો ચાલો તેથી તે બરાબર છે કે m ઉપરના સમ્મેશન તરીકે તેથી વિદ્યાર્થી સર વિદ્યાર્થી D માં n માઈનસ 1 જેમાં પહેલી બે ટર્મ છે જેમાં n માઈનસ 1 ટર્મ બરાબર છે માં પહેલી ટર્મ છે વિદ્યાર્થી એપ્સીલોન ઇનટુ D n માઈનસ 1 પ્લસ 0 તેઓ પહેલી ટર્મમાં અલગથી મળે છે અહિયાં કંઇજ નથી અહિયાં કોઈ ટર્મ નથી વિદ્યાર્થી તે 0 તરીકે બરાબર છે હા 0 તરીકે વિદ્યાર્થી હા તે ફર્સ્ટ ટર્મ માં આવે છે તે અલગથી દેખાય છે હા મારો મતલબ છે કે મેં અહીં બ્લેન્ક રાખ્યું છે કારણ કે હું તેને પ્રથમ ઇક્વેશન સાથે એલાઈન કરવા માંગતો હતો તેથી અહીં કંઈ નથી તો આ અહીં બ્લેન્ક છે હા ઠીક છે તેથી પ્રથમ ટર્મ જુઓ તો મારે શું શરૂઆત કરવી જોઈએ વિદ્યાર્થી 0 0 અને અહી મારી પાસે શું હશે વિદ્યાર્થી M પ્લસ 1 અને સમ્મેશન m એ અહી 0 થી શરુ થઈને લાસ્ટ ટર્મ સુધી જશે વિદ્યાર્થી એક્સીલંટ તેથી આ ડીફીકલ્ટ નથી તે માત્ર એલ્જેબ્રા છે કે કયો ટર્મ ક્યાં છે અને ખરેખર એક માત્ર મુશ્કેલી છે અત્યાર સુધી કોઈ મુશ્કેલી પડી નથી આપણી પાસે એકવાર આપણે Debye મોડેલ ધારીએ તે એકદમ સ્ટ્રેઇટ છે ફોરિયર ટ્રાન્સફોર્મ સિમ્પલ હતું ટર્મ્સને એકબીજાની બાજુમાં એલાઈન રાખતી એડજ એ છે કે આપણે શું કરવાનું છે અને પછી આપણે તેને અહીં આ ટર્મમાં સબ્સ્ટીટ્યુટ કરીશું તેથી આપણે અહીં પોઝ લઈશું તેથી સ્ટેપ્સ ક્લીયર છે Debye મોડલથી શરૂ કરો ફૉરિયર લો ઇન્વર્સ ફૉરિયર ટ્રાન્સફોર્મ લો કન્વૉલ્યુશનને સરળ બનાવો અને હવે મને સંપૂર્ણ રીતે રીલેશન મળ્યો છે જમણી બાજુ સંપૂર્ણ રીતે ની દ્રષ્ટિએ છે અને હું આને ટર્મ સાથે સરખાવીશ તેથી મને વચ્ચેનો અપડેટ રીલેશન મળશે અને જે હું ઇચ્છતો હતો તે પછી આપણે જોઈશું કે તે રનીંગ હિસ્ટ્રીનું શું થયું અત્યાર સુધી મને વીતેલા સમયના તમામ ઇન્સ્ટંટમાં હજુ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડની જરૂર છે તેથી આપણે તેની સાથે ડીલ કરીશું કે આપણને હજી પણ તેની જરૂર છે કે નહીં